તેથી Pg2ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો તે PLossPg20 002Pg2 0 14 છે તમે વ્યુત્પન્ન લો હવે L1જે જાણીતું નથી એ એક બરાબર આપવામાં આવે છે તેવું આપવામાં આવ્યું નથી પરંતુ તે હંમેશા L11 છે હવે L211 PLPg211 14 0 002Pg2આમાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં કે તે ખરેખર ખોટ છે કારણ કે ખોટ એ Pg2Pg3 Pgm નુ ફંક્શન છે અલબત્ત તેનો અર્થ તે માત્ર Pg2છે હવે L1C1Pg10 35Pg141λ આ આપણે જાણીએ છીએ કે જેને તમે હમણાં જ જોયું છે અને આ સમીકરણ છે તેથી કોઈ પણ રીતે L11 અને L2C2Pg20 35Pg2411 14 0 002Pg2λ આ સમીકરણ છે સમીકરણ માંથી તમે Pg1λ 410 35 મેળવી શકો છો આ સમીકરણ છે અને સમીકરણ માથી તમને Pg21 002λ મળે છે આ સમીકરણ છે તેથી Pg1 λ તો આ સમીકરણ રેખીય છે L11છે પરંતુ Pg2 λ અંશમાં આ પણ છે અહીં આ બિન રેખીય છે તેથી સીધુ સોલ્યુશન તમને નહીં મળે તમારે પુનરાવર્તિત સોલ્યુશન મેળવવું પડશે તેથી મેં કંઈક બનાવ્યું છે જેના માટે λ117 6RsMwhr છે આ વધુ કે ઓછું શ્રેષ્ઠ મૂલ્ય છે પછીથી આપણે પદ્ધતિ માટે ની બીજી વસ્તુ માટે જઈશું આ ખાસ ઉદાહરણ તમે પોતાના દ્વારા પુનરાવર્તિત રીતે હલ કરી શકો છો જ્યારે બાદમાં હું તમને આ બધુ સમજાવીશ તેથી Pg1218 857 MW અને Pg2159 029MW તે પુનરાવર્તિત રીતે હલ કરવામાં આવ્યું છે તમારે કેટલાક પ્રારંભિક મૂલ્યથી શરૂ કરવું જોઈએ પછી તમે તેને હલ કરો તેથી આગળ તે પાવર લોસ છે તેનુ સમીકરણ આપવામાં આવ્યુ હતુ જેPLoss0 0012 Pg2159 001159 029 7027 926MW હવે Pg1Pg2 PLoss218 029 7 96MW તપાસો તેથી આ લગભગ 369 96MW આવી રહ્યું છે PL1PL2 PL1300MW PL270MW તેથી કુલ 370MW છે જેથી λ 117 6 એ યોગ્ય ઉપાય છે હવે પ્રત્યક્ષ ના નુકસાનને ધ્યાનમાં લેવાનું છે તેથી તમે જે કંઈ નુકસાન કર્યા વિના જોયું છે તે જ મહત્વ જોશો તેથી સમીકરણ 16 થી આપણે જોયું છે કે ∆CTi1mCiPgioPgi∆Pgi જેથી આ સમીકરણ નુ પુનર્લેખન કરી રહ્યો છુ હવે તેનો નંબર 35 છે આગળ પાવર સંતુલન સમીકરણi1m∆Pgi ∆PLoss∆PL છે આ સમીકરણ 36 છે હવે તમારે શું કરવાનું છે આપણે તે માટે ફરી 2 ટર્મ ટેલર શ્રેણી વિસ્તરણ કરવું પડશે હવેથી લોડ વૃદ્ધિના કારણે PLo એ PLo∆PL છે અને સંલગ્ન શ્રેષ્ઠ Pgio પણ તમામ ફેરફારો છે જેથી Pgi0 to Pgi0∆Pgi તે લાઇન લોસ નુ સમીકરણ છે કારણ કે તે Pg2Pg3 Pgm નુ ફંક્શન છે તેથી PLossPLossPg20∆Pg2Pg30∆Pg3Pgm0∆Pgm જે સમીકરણ 37 છે તેથી લોડ બદલાવવા ને કારણે જનરેશન અને લોસ પણ બદલાશે હવે આ ઉપરની સમીકરણ ને ટેલર શ્રેણી દ્વારા વિસ્તૃત કરવામાં આવે છે અને ફક્ત પ્રથમ 2 શરતો જાળવી રાખવામાં આવે છે તેથી આને PLossPLoss0i2mPLossPgoPgi∆Pgi તરીકે લખી શકાય છે તેથી ∆PLossi2mPLossPgoPgi∆Pgi આ સમીકરણ 39 છે તેથી સમીકરણ 36 અને 39 આ વસ્તુ મળે છે આ સમીકરણ 38 મા અહીં ∆Pg1 ઉમેરો અને ∆Pg1 ની બાદબાકી કરો આ વસ્તુનું સમીકરણ 30 અને 39 છે તમે શું કરી શકો છો કે તે તમારું ∆PLoss છે હવે તમારું સમીકરણ 36 અને 39 શું છે સમીકરણ 36 અહીં બરાબર છે તેથી ∆PLossની તમે અહીં સમીકરણ 36 મા કિમત મૂકો છો ∆PLoss તમે અહીં મૂકો છો તેથી ત્યાંથી તમને આ સમીકરણ મળશે કે તે 1 થી m લખ્યુ છે તમે આ સમીકરણ લખી શકો છો કારણ કે મારો મતલબ તમે તેને આ રીતે લખી શકો છો તમે કરી શકો છો તમે આની જેમ લખી શકો છો તમારું ∆PLoss જે રાહ જુઓ તો પછી આ સમીકરણ i1m∆Pgi ∆PLoss∆PL નો અર્થ એ કે આ ∆Pg1i2m∆Pgi ∆PLoss∆PL તમે લખી શકો છો તેથી આ તમારું ∆PLossi2mPLossPgoPgi∆Pgi છે તેથી આ સમીકરણની મદદ થી તમે તે સમીકરણ 36 અને 39 લખી શકો છો પછી સમીકરણ 36 અહીં છે તેથી આ સમીકરણ સમીકરણ 36 તમે ∆Pg1i2m1 PLossPgoPgi∆Pgi∆PL લખી શકો છો આ સમીકરણ 40 છે તેથી આ Li11 PLossPgoPgiખરેખર તમે બધા જાણો છો તેથી તે1 PLossPgoPgiLi 1છે તેનો અર્થ એ કે આ સમીકરણ તમારું L11 તમે જાણો છો તેથી કૌંસમાં ના પદો એ પેન્લટી ફેક્ટર Liના વ્યસ્ત પ્ર્માણ મા છે કારણ કે Li11 PLossPgoPgi લેવામાં આવ્યુ છે અને આપણ ને ખબર છે કે L11 તેથી સમીકરણ 40 L1∆Pg1i2m1 PLossPgi∆Pgiતરીકે લખવામાં આવ્યુ છે આ સમીકરણ L1 1∆Pgii2mLi 1∆Pgi∆PL તરીકે પણ લખી શકાય સામાન્ય રીતે તમે i 1mLi 1∆Pgi ∆PL લખી શકો છો તેથી આપણે જાણીએ છીએ કે LiICi λ કારણ કે આ આપણે પહેલાં જોયું છે તેથી આ LiICiλ આપણે જાણીએ છીએ પછી 35 અને 41 પરથી તમને ∆CT λi 1mLi 1∆Pgi λ ∆PL મળશે આ ખૂબ જ સરળ છે ખરેખર 35 અને 36 જાઓ અને તેને ત્યાં મૂકી જોશો તો તેનો અર્થ એ છે કે તે ખરેખર ∆CTλ∆PL ને સમાન બની રહ્યું છે તેનો અર્થ એ કે ઉપરોક્ત પરિણામ એ સમીકરણ 18 જેટલું જ છે અને તે પ્રતિ કલાકના ખર્ચમાં રૂ ભાર માં વધારો આ વસ્તુની સમાન છે આપણે નુકસાન વિના કે નુકસાન સાથે જે કંઇ કર્યું તે સમાન છે તેથી સમાન પ્રત્યક્ષ મહત્વ છે તેથી હવે પછીનું એક છે તેથી આપણે આ પેન્લટી ફેક્ટર ને જોયું છે જેનો માફ કરશો Li કે જે તમારા સામાન્ય જનરેશન સિવાય ના સંદર્ભમાં વીજળીના નુકસાનના ડેરિવેટિવ ની દ્રષ્ટિએ છે અને L1 હંમેશાં 1 હોય છે અને અન્યથા સમાન ફિલસૂફી LiICi λ જે સમાન આધાર છે અને લોડમાં પરિવર્તનનું પ્રત્યક્ષ મહત્વ પણ નુકસાનને ધ્યાનમાં લીધા વિના જ છે ફક્ત એક વસ્તુ એ જ છે કે ડેરિવેટિવ મા ખરેખર જે કાંઈ પણ થોડુંક ગણિત છે તે ખૂબ જ સરળ છે જો તમે કરો છો તો તમે જોશો કે વસ્તુઓ ખૂબ જ સરળ છે અને વર્ગખંડ ના સ્વાધ્યાય સંબંધિત સમસ્યાઓ પણ મુશ્કેલ નથી આગળ આપણે થોડી કાર્યવાહી માટે જવું પડશે તે કેવી રીતે નક્કી કરવું એ આપણે આગળની પદ્ધતિનો ઉપયોગ કરીને જોશું તેથી ઉદાહરણ તરીકે ઉદાહરણ 4 મા આપણે ની કિંમત નક્કી કરવા માટે પુનરાવર્તિત પ્રક્રિયા કરવી જરૂરી છે આપણે લીધેલા પાછલા દાખલામા આપણે જોયું છે કે Pg2એ એક ફંક્શન છે પરંતુ સંબંધ એ બિન રેખીય છે તેનો અર્થ છે કે શોધવા માટે આપણે કેટલીક પુનરાવર્તિત પ્રક્રિયાને અનુસરવી પડશે તેથી તમે જે ઝડપી સોલ્યુશન કરો છો તે ગ્રેડીયન્ટ વાળી પદ્ધતિના ઉપયોગ દ્વારા મેળવી શકાય છે જ્યારે નુકસાનને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે ગ્રેડીયન્ટ વાળી પદ્ધતિ છે તેથી આપણે શું કરીશું તે બંને કિસ્સાઓને હલ કરીશું પહેલા આપણે કોઈ નુકસાન વિના વિચારણા કરીશું અને તે પછી નુકસાન અંગે વિચારણા કરીશું તેથી સમીકરણ 33 અને 13 પરથી આપણે જાણીએ છીએ કે CiPgiλ છે તેથી આપણે આ સમીકરણ 13 માંથી જોયું છે તેથી તમારો અર્થ એ કે CiaibiPgidiPgi2 તેથી જ્યારે તમે આ bi2diPgiλ કે જેનો અર્થ Pgiλ bi2di આ સમીકરણ 43 છે હવે આપણે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ગ્રેડીયન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને તેથી શું કરી શકાય છે જુઓ વસ્તુઓ ખૂબ જ રસપ્રદ અને ખૂબ સરળ છે તેથી ખરેખર જ્યારે નુકસાનને ધ્યાનમાં લેવામાં આવતું નથી ત્યારે તે કુલ લોડ જનરેશન ની બરાબર છે તે સમીકરણ 10 માંથી છે આ છે જેનો અર્થ છે સમીકરણ 44 અને 43 થી તમે તે લખી શકો છો કે Pgiλ bi2diબંને બાજુએ સારાંશ i1mPgii1mλ bi2diPL આ સમીકરણ માંથી સમીકરણ 45 તમે λPLi1mbi2dii1m12di લખી શકો છો આ સમીકરણ 46 છે હવે આ એક આ ભાગ વાસ્તવમાં તમારે સમજવો હોય તો આ વાસ્તવમાં fPL છે હવે આ સમીકરણ છે ચાલો આપણે સમીકરણ 45 ને વ્યાખ્યાયિત કરીએ તમે આ સમીકરણ 45 ને વ્યાખ્યાયિત કરો અને આ PL એ નુ ફંક્શન છે તેથી જેને તમે fPL વ્યાખ્યાયિત કરો છો અને તમારા PLi1mλ bi2dii1mPgi વ્યાખ્યાયિત કરી શકો છો તેથી તમે f PL લખી શકો છો તમે fi1mPgi પણ લખી શકો છો તેનો અર્થ એ કે હવે આપણે સમીકરણ47 ની ડાબી બાજુ જે છે તેને ટેલર શ્રેણીમાં વિસ્તૃત કરી શકીએ છીએ છે તે વિશે ઓપરેટિંગ પોઇન્ટ K છે કેટલાક પુનરાવર્તન પર કહો કે તમે તેને ટેલર શ્રેણીમાં વિસ્તૃત કરો છો અને ફક્ત પ્રથમ 2 શરતો ધ્યાનમાં લો છો અને કેટલાક ઓપરેટિંગ બિંદુ અને ઉચ્ચ હુકમની અવધિની અવગણના કરો છો તો પછી તમને fK∂f∂λK∆K PL આ છે જેને તમે ટેલર શ્રેણીના વિસ્તરણ તરીકે કહો છો કોઈ પણ ઓપરેટીંગ બિંદુ માટેના છેલ્લા 2 શરતો માટે જેનો અર્થ આ સમીકરણ∆KPL fK∂f∂λK at Kth ઇટરેશન આ તમારા સમીકરણ 48 છે મારોઅર્થ એ થાય કે fછે હવે ફરી તમારી આ વસ્તુ હવે તેનો અર્થ છે ∆PgKPL fKકારણ કે PLપર લોડ સુધારેલ છે આ એક વિચાર છે મેં હમણાં જ તમને કહ્યું છે કે તે વિચાર એ f છે ફક્ત અહીં પુનરાવર્તિત પ્રક્રિયા દ્વારા લોડ બદલાતો નથી તે PL જ રહે છે પરંતુ fi1mPgiK તેથી Pgi દરેક પુનરાવર્તનમાં બદલાતી રહે છે પરંતુ લોડ નિશ્ચિત છે પરંતુ fi 1mPgiK એ દરેક ઇટરેશનમાં બદલાતું રહે છે કારણ કે આ દરેક ઇટરેશનમાં પણ બદલાતું રહે છે તેથી તેનો અર્થ એ કે તમે આ બનાવી ∆PgK PL i 1mPgiK શકો છો આ ખરેખર સમીકરણ 50 છે તેથી હવે તમે fi1mλ bi2di પણ જાણો છો તમને જોઇતા પરીણામ મેળવવા માટે તમે ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો કારણ કે અહીં સમીકરણ 48 મા તમારે આની જરૂર છે અર્થ એ કે ∂f∂λi1m12diઆ સમીકરણ 51 છે અહીં સમીકરણ 48 49 અને 51 લખાયેલ છે આ ∆K∆PgKi1m12di સમીકરણ 52 છે તેથી કોઈ પણ ઇટરેશન ખાતે K1K∆Kછે આ સમીકરણ 53 છે આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યા સુધી ∆PgK કરતાં ઓછુ હોય તે સ્પષ્ટ છે K એ ઇટરેશન કાઉન્ટ છે તેથી તમારા માટે કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં અને આ તે છે જેને તમે આંકડાકીય કહો છો તેથી અમે પછીથી લઈશું પરંતુ આ ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ તેથી આ તમારા નુકસાન વિના છે જો આપણે નુકસાનને ધ્યાનમાં રાખીએ તો ને નુકસાન સાથે ધ્યાનમાં લેતા તેથી ખરેખર શું થયું છે કે તમે અહીં જે કાંઈ પણ જુઓ તે પહેલાં આ ખોટ સૂત્ર PLossi1mj1mPgiBijPji આ અંતે લેવામાં આવશે હવે હું નથી ઇચ્છતો પછી આ આખું સાતત્ય ખરેખર ખોવાઈ જશે અને તમે પણ વિચારશો કે તેના પછી અચાનક આ આવી રહ્યું છે તેથી અત્યારે માટેનું આ સૂત્ર માની લેશો કે આ આપવામાં આવ્યું છે પરંતુ હું તેને તમારા માટે પ્રાપ્ત કરું છું તે થોડો સમય લેશે પરંતુ હું આ બધી બાબતોને ખોટનું સૂત્ર બનાવ્યા પછી અંતે મેળવીશ અને પછી કેવી રીતે બધા બી ગુણાંક પણ આવશે આપણે તે કેવી રીતે મેળવીશું હવે એક સામાન્ય હકીકત એ છે કે જનરેટર પાવર આઉટપુટના ક્વોડ્રેટિક ફંક્શન તરીકે કુલ ટ્રાન્સમિશન લોસને વ્યક્ત કરવાની છે નુકસાનનું સરળ સ્વરૂપPLossi1mj1mPgiBijPji છે આ સમીકરણ 54 છે સમીકરણ 30 થી ખરેખર આપણે CiPgiλPLossPgiλ મેળવીએ છીએ આ ખરેખર તમારું સમીકરણ 55 છે આપણે ખરેખર અહીં લખેલા આ સમીકરણ 30 પર પાછા જઇએ છીએ તમારા કે જે તમે CiPgiλ λPLossPgi લઇ રહ્યા છો CiPgiλ1 PLossPgi કે λCiPgi1 PLossPgi માધ્યમ આ એક તમને ખબર છે અને આ Li છે આ તમારી સમીકરણ 55 છે તેથી આ સમીકરણ નુ જો તમે આદર સાથે Pgi ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો આ સમીકરણ સમીકરણ 54 તેPLossPgi2j1mBijPgj છે આ સમીકરણ 56 છે આભાર હું ફરીથી આવું છું